અસાઇનમેન્ટ 3 પ્રોબ્લેમ 6 10 આપણે અસાઇનમેન્ટ નંબર 3 સોલ્વ કરી રહ્યા છીએ અને આપણે 5 નંબર સુધીની પ્રોબ્લેમ સોલ્વ કરી છે તેથી અહીં આપણે 6 થી 10 સુધીની પ્રોબ્લેમ સોલ્વ કરીશું પ્રોબ્લેમ નંબર 6 માં ધારો કે ત્યાં એક ટુ ડિમેન્શનલ વર્લ્ડ છે જ્યાં કંડક્ટર પર મૂકવામાં આવેલ તમામ ચાર્જ સરફેસ પર આવે છે તે જોવામાં આવે છે તેથી ટુ ડિમેન્શનલ વર્લ્ડમાં તે ડિસ્ક જેવું હશે અને જો તમે અહીં કોઈ ચાર્જ આપો છો તો તે સરફેસ પર આવીને ડિસ્ટ્રિબ્યૂટ થાય છે ચાલો હું પોઝિટિવ ચાર્જ લાલ રંગ દ્વારા બતાવીશ તે સરફેસ પર આવે છે અને ત્યાં સિમ્મેટ્રી છે સરક્યુલર સિમ્મેટ્રી અથવા સિલિન્ડ્રિકલ સિમ્મેટ્રી છે તેથી તમામ ચાર્જ સમાનરૂપે ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે આપેલ આર્ગ્યુમેન્ટ વ્યાખ્યાન 26 માં 511 મિનિટ પર આપેલ છે તે વર્લ્ડમાં પોઇન્ટ ચાર્જ દ્વારા પ્રોડ્યૂસડ વિદ્યુતક્ષેત્રની r ડિપેન્ડેન્સ શોધી શકાય છે હવે તમે જોશો જો આ કંડક્ટર છે તો અંદરનું ફિલ્ડ 0 હોવું જોઈએ તો આપણે જે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ તે આપણે કહીશું માની લો કે હું આ ડોટ બતાવેલા બિંદુએ ફિલ્ડને જોઉં છું અને અહીં બંને બાજુ ગુલાબી રંગ દ્વારા બતાવેલ ક્રોસ સેક્શન બનાવું છું હવે જો ફિલ્ડ 0 છે અને ચાર્જ સમાનરૂપે ડિસ્ટ્રિબ્યૂટ થયેલ છે વિદ્યુતક્ષેત્રની ડિપેન્ડેન્સ એવી હોવી જોઈએ કે અંદર ગમે ત્યાં ફિલ્ડ 0 છે ચાલો આપણે કહીએ કે આ બિંદુ જે બિગર સેક્શનથી r2 અંતરે છે અને લોઅર સેક્શનથી r1અંતરે છે ફિલ્ડ 0 છે હવે બધા અંતર સમાન છે જો તેઓ એકબીજાથી કેન્સલ થાય તો ફિલ્ડ 0 બનશે r2θλr2n r1θλr1n 0 If n1 ⟹ E∝1r જો આ કોણ θ છે તો પછી નાના બાજુનો ચાર્જ r1θ છે ચાર્જ ડેન્સિટી છે બીજી બાજુ ચાર્જ r2θ બનશે હવે જો વિદ્યુતક્ષેત્રન r ડિપેન્ડેન્સ હોય તો ચાલો આપણે 1rn કહીએ તો પછી મધ્ય બિંદુ પર આ ફિલ્ડ r2θλr2n r1θλr1n હશે એકમાત્ર રસ્તો છે કે જો n 1 હોય તો આ 0 બની શકે છે અને આ સૂચવે છે કે E એ 1r તરીકે જવું જોઈએ ધ્યાનમાં રાખો કે થ્રી ડિમેન્શનલ વર્લ્ડમાં E એ 1r2 તરીકે છે હવે હું આ ટુ ડિમેન્શનલ વર્લ્ડને કેવી રીતે સમજાવું તે ખૂબ જ સરળ છે ધારો કે હું અનંત લાંબી સિલિન્ડર લઉં છું જેમાં કોઈપણ રીતે ત્રીજો ડિમેન્શન ઇન્ટિગ્રેટેડ થઈ જાય છે આવશ્યક રૂપે તે વિદ્યુતક્ષેત્રમાં ટુ ડિમેન્શનલ વર્લ્ડ બની જાય છે અને હું જાણું છું કે ત્યાં ફિલ્ડ 1r તરીકે છે આગળ હું પ્રોબ્લેમ નંબર 7 ને સોલ્વ કરવા જઇ રહ્યો છું જે કહે છે કે ત્યાં એક પોઇન્ટ ડાયપોલ છે જે કંડક્ટરમાં કેવિટી ની અંદર મૂકવામાં આવે છે તેથી મારી પાસે અર્બિટ્રરી આકારનો કંડક્ટર છે અને અંદર એક કેવિટી બનાવીને અહીં એક પોઇન્ટ ડાયપોલ મૂકો હું કેવિટી ની સરફેસ પર 1 દ્વારા સરફેસ ચાર્જ ડેન્સિટી બતાવીશ અને બહાર તે 2 છે અને અંદર નેટ ચાર્જ Q1 છે બહાર નેટ ચાર્જ Q2 છે 1 2 Q1 અને Q2 વિશે શું સાચું છે તો ચાલો આ પોઇન્ટ ડાયપોલ દ્વારા ઉત્પન્ન થયેલ ફિલ્ડને જોઈએ અને હું આ ડાયપોલ દૂર કરું છું અને એક બિંદુ અહીં મુકીશ જ્યાં તે છે અને આ કંઈક ફિલ્ડ લાઇન હશે અહીં તેઓ પોતાને બંધ કરશે તે અહીં અંદર આવશે અને અહીં તે પોતાને બંધ કરવા માગે છે તેથી જો હું અહીં સરફેસ જોઉં છું અને ખૂબ નાનું બોક્સ બનાવું છું તો ધ્યાનમાં રાખો કે મેટલની અંદરનું ફિલ્ડ 0 છે આ નાના બોક્સમાંથી નેટ ફ્લક્સ શૂન્ય નથી અને તેથી 1 શૂન્ય નથી ચોક્કસપણે 1આ બાજુ નેગેટિવ હશે અને આ લોઅર બાજુ પોઝિટિવ રહે છે પરંતુ તે શૂન્ય નથી જો હું આ ગોસિયન સરફેસ જોઉં છું તો ગોસિયન સરફેસની અંદર મેટલનું ફ્લક્સ 0 છે કારણ કે ત્યાં કોઈ ફિલ્ડ નંબર 1 નથી નંબર 2 એક ડાયપોલ પર નેટ ચાર્જ પણ 0 છે કારણ કે આ ગોસિયન સરફેસ દ્વારા એનકલોઝડ ચાર્જ 0 છે ડાયપોલ પહેલાથી નેટ ચાર્જ 0 ધરાવે છે તેથી તે ફક્ત ત્યારે જ થઈ શકે છે જો Q1પણ 0 હોય તેથી શું થઈ રહ્યું છે કે આ લીલી કેવિટીની અંદરની સપાટીમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ નું ડિસ્ટ્રિબ્યુશન છે તેનો અર્થ છે કે 1 એ શૂન્ય નથી જો કે 1 એવું છે કે નેટ ચાર્જ 0 ઇન્ટીગ્રેટ થાય છે બહારનું શું હવે તમે જોશો કે હું તેને જોઉં છું તેથી અહીં ઈનર કેવિટી છે અહીં એક પોઇન્ટ ડાયપોલ છે અહીં ફિલ્ડ 0 છે અહીં એનકલોઝડ નેટ ચાર્જ 0 છે તેથી તે બાહ્ય બાજુનો કુલ ચાર્જ Q2 પણ 0 રહેશે કારણ કે કેવિટી ન્યુટ્રલ છે તેથી ઈનર સરફેસ પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી બાહ્ય સરફેસ પર પણ 0 ચાર્જ હોય છે ત્યાં મેટલ ની અંદર કોઈ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન હોઈ શકતું નથી તેથી બલ્ક મેટલમાં કોઈ ચાર્જ નથી ચાર્જ ફક્ત સરફેસ પર આવે છે તેથી બહારનો ચાર્જ 0 છે શું આ 0 ચાર્જ નું ડિસ્ટ્રિબ્યુશન કરી શકાય છે એનો અર્થ એ કે મારી પાસે 10 ન હોઈ શકે ધારો કે મેં કર્યું છે તેથી ક્યાંક પોઝિટિવ ચાર્જ હતો અને પરિણામે આ નેટ ચાર્જ 0 છે ત્યાં બીજે ક્યાંક નેગેટિવ ચાર્જ લેવો પડશે અને તેથી આ કિસ્સામાં શું થશે તે એક ફિલ્ડ લાઇન હશે જે પોઝિટિવ થી નેગેટિવ ચાર્જ જશે અને એનો અર્થ એ કે પોઝિટિવ થી નેગેટિવ ચાર્જ લેવામાં કરવામાં આવેલ કાર્ય બિન શૂન્ય હશે જો કે મેટાલિક સરફેસ હંમેશાં અચળ પોટેન્ટિઅલ સરફેસ હોય છે તેથી જો આપણે મેટલ અથવા કંડક્ટર ની અંદર જઇએ તો વર્ક ડન 0 થાય છે તેથી જો હું બાહ્ય બાજુથી આવું છું તો એવું થઈ શકતું નથી ત્યાં થોડું વર્ક ડન હશે અને ઈનર બાજુથી વર્ક ડન 0 હશે કારણ કે તે કન્ઝર્વેટિવ ફિલ્ડ છે આ ન થાય તે માટે એકમાત્ર રસ્તો છે જો ત્યાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ અલગ ન થાય તો બહાર પણ 20 છે તેથી આ કિસ્સામાં જવાબ 10 છે તેમ છતાં Q10 છે 20 છે અને Q20 છે ds0 1 ≠0 Q10 20 Q20 આગળની પ્રોબ્લેમ નંબર 8 આંતરિક ત્રિજ્યા R1 અને બાહ્ય ત્રિજ્યા R2 નો ઇન્સુલેટીંગ સ્ફેરિકલ શેલ એક સમાન પોલરાઇઝેશન ધરાવે છે તેથી અમારી પાસે આંતરિક ત્રિજ્યા R1 અને બાહ્ય ત્રિજ્યા R2 નો શેલ છે અને તે પોલરાઇઝેશન P ધરાવે છે હું ઈનર સરફેસ પર 1 અને આઉટર સરફેસ પર 2 બાઉન્ડ સરફેસ ચાર્જ શોધી શકું છું આપણે જાણીએ છીએ બાઉન્ડ સરફેસ ચાર્જ P n છે સરફેસને નોર્મલ અંદરની તરફ ઈશારો કરે છે કારણ કે નોર્મલ વોલ્યુમ થી દૂર છે અને આઉટર સરફેસ પર નોર્મલ બહારની તરફ નિર્દેશ કરે છે તેથી 1 Pz r બનશે તેથી આ 1 Pcosθ છે બીજી બાજુ 2 Pz r છે કારણ કે તે રેડીયલી બહાર છે જે 2 Pcosθ છે r Pcosθ તેથી આ કેવિટી પર બાઉન્ડ ચાર્જ જેવો દેખાશે મેં આકૃતિમાં શું દર્શાવ્યું ઈનર સરફેસ પર 0 થી આગળ નેગેટિવ અને લોઅર બાજુ પર પોઝિટિવ છે આઉટર સરફેસ પર બીજી રીત છે Pcosθ એ અપર હેમિસ્ફિર પર પોઝિટિવ છે અને લોઅર હેમિસ્ફિર પર નેગેટિવ Pcosθ તરીકે ડિપેન્ડેન્સ છે આગળ આપણે પ્રોબ્લેમ 9 ને સોલ્વ કરીએ છીએ જે પ્રોબ્લેમ 8 ના ડાઇલેક્ટ્રિક શેલમાં વિદ્યુતક્ષેત્ર માટે પૂછે છે તેથી આપણે પહેલેથી જ પ્રોબ્લેમ 8 ને સોલ્વ કરી દીધી છે જ્યાં આપણને મળ્યું છે કે આ બાજુના ચાર્જ અને આ બાજુ ચાર્જ જે cosθ ડિપેન્ડેન્સ છે હું જાણું છું કે આપણને આ ચાર્જ વિરુદ્ધ દિશામાં વિદ્યુતક્ષેત્ર E P30z આપે છે ઈનર કેવિટી ને લીધે ફિલ્ડ વિશે શું ઈનર કેવિટી માં અપર બાજુમાં નેગેટિવ અને લોઅર બાજુમાં પોઝિટિવ ચાર્જ હોય છે તેથી તેમાં એક ડાયપોલ મોમેન્ટ છે જે નીચે જાય છે અને આ ડાયપોલ મોમેન્ટ ડાયપોલ ફિલ્ડ આપશે તેથી એડિશનલ ફિલ્ડ ડાઈપોલ મોમેન્ટ P ના ડાયપોલને કારણે હશે જે P 4π3R13Pz છે E P30z For inner cavity dipole of P 4π3R13Pz તેને જોવાની બીજી રીત છે જો મારી પાસે આ કેવિટી છે જેની પાસે આ હોલ છે તો હું આ સમાન પોલરાઇઝેશન સાથેની કેવિટી વિશે વિચારી શકું છું જેને હું લાલ રંગમાં બતાવું છું અને તેમાં આ કેવિટીની અંદર નેગેટિવ દિશામાં એક એડિશનલ પોલરાઇઝેશન ઉમેરું છું તેથી બે પોલરાઇઝેશન R1 ત્રિજ્યા ના આ ફિલ્ડમાં કેન્સલ થાય છે અને તેમાં કંઈ નથી તેથી ઇલેક્ટ્રિકલ હું તેને આના જેવા વિચારી શકું છું હું જાણું છું કે સમાન પોલરાઇઝેશન મને એક ફિલ્ડ E P30z આપે છે વત્તા નેગેટિવ પોલરાઇઝેશન ગોળાને કારણે ક્ષેત્ર છે જે આ ફિલ્ડમાં ચોક્કસપણે છે તે જવાબ છે આખરે આપણે પ્રશ્ન નંબર 10 સોલ્વ કર્યો જે ઇન્સ્યુલેટીંગ સિલિન્ડરની અંદર વિદ્યુતક્ષેત્ર છે જે પોલરાઇઝેશન PPx હશે હવે આ ખૂબ જ સરળ છે કારણ કે Px નો અર્થ છે ત્યાં સરફેસ ચાર્જ છે ત્યાં કોઈ બલ્ક ચાર્જ નથી પરંતુ સરફેસ ચાર્જ σ P s છે કારણ કે s એ n છે જે Pcosϕ છે તેથી આપણી પાસે પોઝિટિવ x અક્ષ પર પોઝિટિવ ચાર્જ છે અને બીજી બાજુ નેગેટિવ ચાર્જ છે sPcosϕE P20 x અને તેથી હું જોઈ શકું છું કે ફિલ્ડ નેગેટિવ x દિશામાં બનશે અને ત્યારથી આ ટુ ડિમેન્શનલ થિંગ છે તેથી E P20 x બનશે આ અસાઇનમેન્ટ 3 નો અંત છે